આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે છેલ્લા વ્યાખ્યાનમાં આપણે PERT CPM પર જોયું હતું કે કેવી રીતે પ્રોજેક્ટ લાક્ષણિકતાઓ જાણવી પ્રવૃત્તિઓની વિવિધ લાક્ષણિકતાઓ નક્કી કરવી ક્રિટિકલ પાથ ક્રિટિકલ કાર્યો વગેરે આ વ્યાખ્યાનમાં આપણે PERT પર ધ્યાન આપીશું જ્યાં કાર્યો માટે આંકડાકીય સમય ધ્યાનમાં લેવામાં આવે છે આપણે ફક્ત તેના એક વિહંગાવલોકન વિચારને જોઈશું આપણે વિગતોમાં જઈશું નહીં અને પછી આપણે પ્રોજેક્ટ ક્રેશિંગ તરફ ધ્યાન આપીશું જો ગ્રાહક ઇચ્છે કે પ્રોજેક્ટનો સમયગાળો ઓછો થઈ જાય તો પ્રોજેક્ટ મેનેજર તે કેવી રીતે કરે છે અને પછી આપણે ટીમ મેનેજમેન્ટ તરફ ધ્યાન આપીશું ચાલો આજના વિષયોથી શરૂઆત કરીએ PERT પ્રોજેક્ટ ક્રેશિંગ અને તે પછી ટીમ મેનેજમેન્ટ છે જે આ વ્યાખ્યાન માટેની યોજના છે આપણે અગાઉ કહ્યું હતું કે PERT CPM માં કાર્ય અવધિ ડિટરમીનીસ્ટિક છે તે સરળ છે કે તમામ કાર્યોનો સમયગાળો અંદાજિત છે પરંતુ તે પછી ઘણીવાર વિકાસના કામોમાં વસ્તુઓ અનિશ્ચિત હોય છે નિયમિત કાર્યમાં જેમ કે મેઇન્ટેનન્સ વગેરે અવધિ ખૂબ સચોટ રીતે જાણીતી હોય છે પરંતુ વિકાસના કામમાં ઘણીવાર પ્રોજેક્ટ મેનેજર માટે પ્રવૃત્તિઓની ચોક્કસ અવધિનો અંદાજ કાઢવો મુશ્કેલ બને છે પ્રવૃત્તિઓ માટે ફક્ત આંકડાકીય મૂલ્યો જ આપી શકાય છે અને તેના માટે PERT નો ઉપયોગ કરી શકાય છે અહીં પ્રવૃત્તિના સમયગાળાની અવધિ અનિશ્ચિત છે અને પ્રવૃત્તિની વિવિધતા ને સંભવિત વૈવિધ્યતાને PERT માં નિયંત્રિત કરી શકાય છે અહીં ત્રણ સમયનો અંદાજ છે જે દરેક પ્રવૃત્તિને આપવામાં આવે છે આપણે ત્રણ અનુમાન પર ધ્યાન આપીશું જેના આધારે વિવિધ પ્રોજેક્ટ પરિમાણો અને ક્રિટિકલ પાથ વગેરે નક્કી થયેલ છે પ્રવૃત્તિઓ માટેના ત્રણ સંભવિત સમય સંભવિત સમયનો અંદાજ એ છે જે આપણે m દ્વારા સૂચવીએ છીએ ઓપ્ટિમિસ્ટિક સમય આપવામાં આવે છે કે બધું બરાબર થઈ જાય છે કાર્ય સમયસર પૂર્ણ થશે આ ટૂંકો સમય છે જે આપણે a દ્વારા સૂચવીએ છીએ અને પછી આપણી પાસે b છે જે પેસિમિસ્ટિક સમય છે કે જો વસ્તુઓ કામ ન કરે તો અવરોધો દેખાય છે આ રીતે આ પ્રવૃત્તિ માટેનો સૌથી ખરાબ સમય છે બી b એ સૌથી ખરાબ કેસ છે a ઓપ્ટિમિસ્ટિક છે અને m એ સૌથી વધુ સામાન્ય સમય છે અને તેના આધારે કાર્ય અંદાજ સમય te નીચે મુજબ આપવામાં આવે છે

અને વેરિયન્સ નીચે મુજબ આપવામાં આવે છે

અને આને આધારે PERT CPM માં આપણે જે રીતે ઉપયોગ કરી રહ્યા હતા તે જ રીતે આંકડાશાસ્ત્રીય પરિમાણો પર આધારિત ઇન્ટરફેરેંસિન્ગ કરવામાં આવે છે મેં કહ્યું હતું કે આપણે પ્રોજેક્ટ સમયની આંકડાકીય ગણતરીની વિગતોમાં જઈશું નહીં પરંતુ ઘણાં સાધનો ઉપલબ્ધ છે જ્યાં PERT CPM અને PERT સરળતાથી કરી શકાય છે ત્યાં મોટી સંખ્યામાં ટૂલ્સ ઉપલબ્ધ છે ઘણા ઓપન સોર્સ છે અને કેટલાક પ્રાઇઝ્ડ છે પરંતુ તે પછી કેટલાક ટૂલ્સ જેનો આપણે ઉપયોગ કર્યો છે તે સરળતાથી ડાઉનલોડ થઈ જાય છે ખૂબ ઓછી જગ્યા લે છે જેનો અર્થ એ થાય છે કે ગેન્ટ પ્રોજેક્ટ છે ગેન્ટ પ્રોજેક્ટ નો સામાન્ય રીતે પ્રોજેક્ટ મેનેજર એકલા ડેસ્કટોપ સ્ટેન્ડઅલોન મશીન પર ઉપયોગ કરે છે પરંતુ જો એવા ઘણા લોકો છે કે જેવા કે ટીમના સભ્યો જેમને તેમની કાર્યોની લાક્ષણિકતાઓ તેમને સોંપાયેલ કાર્યો ઇનપુટ્સ આપે છે તે તપાસવા છે તો રેડમાઇન એ એક સાધન છે જે ઓપન સોર્સ છે રેડમાઇન માં ગેન્ટ પ્રોજેક્ટ તે સર્વર પર ચાલે છે અને ત્યાં વપરાશકર્તાઓ અને વિવિધ કમ્પ્યુટર હોઈ શકે છે જ્યારે ગેંટ પ્રોજેક્ટ એક ખૂબ સરળ સાધન છે તમારે કોઈ યુઝર મેન્યુઅલ ની જરૂર નથી પણ તમે તેનો ઉપયોગ તરત જ કરી શકો છો પ્રોજેક્ટ લાક્ષણિકતાઓની ગણતરી આપમેળે કરવામાં આવે છે ક્રિટિકલ પાથ બતાવવામાં આવે છે અને અલબત્ત ત્યાં ઘણા અન્ય સાધનો છે જે ઉપલબ્ધ છે તેના ભાગ રૂપે સરસ રહેશે કે આ કોર્સમાં તમે આમાંથી કેટલાક ટૂલ્સ ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો જો તમને એક ટૂલની આદત પડી જાય છે તો તમે જોશો કે અન્ય ટૂલ્સનો ઉપયોગ કરવો તે ખૂબ જ સરળ થઈ જાય છે હવે ચાલો પ્રોજેક્ટ ક્રેશિંગ જોઈએ જે સામાન્ય સમસ્યા છે કે જે મેનેજરનો ચોક્કસ સમયનો અંદાજ છે ચાલો 6 મહિના કહીએ અને પછી ગ્રાહક કહે છે કે 6 મહિના ખૂબ લાંબો છે તે 5 મહિનામાં થઈ શકે છે તો પછી પ્રોજેક્ટ મેનેજર શું કરે છે પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ અવધિને ઘટાડવાનો પ્રયાસ કરે છે જે પ્રોજેક્ટ ક્રેશિંગ તરીકે ઓળખાય છે જેમ કે આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે નેટવર્કનો સૌથી લાંબો રસ્તો એ ક્રિટિકલ પાથ છે પ્રોજેક્ટની અવધિ ઘટાડવા માટે આપણે ક્રિટિકલ પાથ માટેનો સમય ઘટાડવાની જરૂર છે પરંતુ તે પછી આપણે ક્રિટિકલ પાથ માટેનો કુલ સમયગાળો ઘટાડીએ છીએ આપણે જોશું કે અન્ય એવા ક્રિટિકલ પાથ દેખાય છે જેનો વિચાર કરવો જોઇએ પરંતુ પ્રોજેક્ટ મેનેજર ક્રિટિકલ પાથ પર દેખાતા ક્રિટિકલ કાર્યોની અવધિ કેવી રીતે ઘટાડે છે અલબત્ત વધુ સંસાધનો તૈનાત કરીને જો ત્યાં પરીક્ષણ કરવાનું કાર્ય એક પરીક્ષકનું હતું તો પછી વધુ પરીક્ષકોને જમા કરી શકે છે કોડિંગ માટે અતિરિક્ત કોડર્સ ગોઠવી શકે છે કોઈ કાર્યને વધુ સંસાધનો સોંપીને ક્રિટિકલ કાર્યની અવધિ ઘટાડી શકાય છે પરંતુ તે પછી કયું ક્રિટિકલ કાર્ય કરવાનું રહેશે જો જરૂરિયાત એવીછે કે 6 મહિનાના પ્રોજેક્ટમાં 15 દિવસનો ઘટાડો કરવામાં આવે તો કયું ક્રિટિકલ કાર્ય હાથ ધરવું જોઈએ આપણે પ્રોજેક્ટ ક્રેશિંગ માટેના સરળ અભિગમ દ્વારા તે કરી શકીએ છીએ પ્રથમ આપણે ક્રિટિકલ પાથ ને ઓળખી જઈએ પછી ક્રિટિકલ પાથ પરના તમામ ક્રિટિકલ કાર્યો તરફ ધ્યાન આપીએ અને પછી ક્રિટિકલ પાથ પર ના દરેક ક્રિટિકલ કાર્યને ઝડપી બનાવવા માટે દરરોજની કિંમત શોધવા જોઈએ અને પછી ઝડપી કરવા સૌથી સસ્તું કાર્ય ઓળખો અને પછી તેનો સમય ધીમે ધીમે ઘટાડો પરંતુ પછી તે આવું થઈ શકે છે કે આપણે તેને ઘટાડીએ છીએ એક દિવસ અથવા 2 દિવસ દ્વારા કે 3 દિવસ આપણે શોધીશું કે ક્રિટિકલ પાથ બદલાઇ જાય છે ક્રિટિકલ પાથ જે 6 મહિના હતો તે 5 મહિના 25 દિવસ થઈ જાય છે તે ક્રિટિકલ પાથ ન રહી શકે ત્યાં બીજો પાથ હોઈ શકે છે જે ક્રિટિકલ બને છે અને તે પછી આપણે તે ક્રિટિકલ પાથને ઘટાડા પછીના વર્તમાન ક્રિટિકલ પાથને ઘટાડવાની જરૂર છે અને આપણે ત્યાં સુધીઆ પગલાઓ ચાલુ રાખીએ છીએ જ્યાં સુધી કોઈ વધુ ઘટાડો શક્ય ન થાય અથવા લક્ષ્ય પ્રાપ્ત ન થાય ક્રેશ થવાનું એક નાનું ઉદાહરણ આપવા માટે ચાલો કહીએ કે ચાર કાર્ય સાથેના એક ખૂબ સરળ પ્રોજેક્ટ માં A B C D કાર્યની અવધિ અનુક્રમે 10 10 20 અને 8 છે આપણે ક્રિટિકલ પાથ સરળતાથી જોઇ શકીએ છીએ જે અહીં લાલ રંગમાં બતાવેલ છે જેની અવધિ 40 છે A B C ક્રિટિકલ પાથ છે જેની અવધિ 40 અઠવાડિયા છે અને પછી પ્રોજેક્ટ મેનેજરને અતિરિક્ત માહિતીની જરૂર છે જે અહીં અતિરિક્ત સંસાધનો જમાવવા માટે કેટલો ખર્ચ કરે છે A માટે ક્રેશ કોસ્ટ 500 રૂપિયા છે પરંતુ તે મોટાભાગે 2 અઠવાડિયા સુધી ઘટાડી શકાય છે 8 અઠવાડિયાથી ઓછા સમયમાં તે કરવાનું શક્ય રહેશે નહીં ટાસ્ક B જેના માટે દર અઠવાડિયે 1800 ખર્ચ થાય છે પરંતુ તે પછી તે મોટાભાગે 3 અઠવાડિયા સુધી ઘટાડી શકાય છે ટાસ્ક C માટે દર અઠવાડિયે 2000 ખર્ચ થાય છે અને ફક્ત તેને 2 અઠવાડિયાથી ઘટાડી શકાય છે અને ટાસ્ક D દર અઠવાડિયે ખર્ચ 2500 છે અને 2 અઠવાડિયા દ્વારા ઘટાડી શકાય છે દેખીતી રીતે પ્રોજેક્ટ મેનેજર પ્રથમ તેને ઘટાડીને 1 દિવસ ઘટાડવા માટે પસંદ કરશે A 9 B 10 અને C 20 બને છે ક્રિટિકલ પાથ 39 બની જાય છે એકંદર પ્રોજેક્ટ સમયગાળો 500 ના ખર્ચ સાથે 1 દિવસ ઘટાડે છે અને ક્રિટિકલ પાથ બદલાતો નથી કારણ કે અન્ય પાથ 38 છે હવે તેને 1 દિવસ દ્વારા ઘટાડો ક્રિટિકલ પાથ 38 થાય છે પરંતુ બીજો પાથ 36 થાય છે તેથી હજી પણ ક્રિટિકલ પાથ બદલાતો નથી સંભવત ઘટાડવાનું આગળનું કાર્ય B છે અને કિંમત 1800 છે હવે આપણે તેને 1 દ્વારા ઘટાડીએ ક્રિટિકલ પાથ 8 વત્તા 9 વત્તા 20 એટલે 37 બને છે અને હજી પણ ક્રિટિકલ પાથ છે અને આપણે તેને વધુ 1 દિવસદ્વારા ઘટાડીએ અને તે 36 બને છે અને હવે બે ક્રિટિકલ પાથ છે આપણે બંને ઘટાડવાનું છે ફક્ત આ ઘટાડીને પ્રોજેક્ટની અવધિ ઘટાડતી નથી તમારે D ને પણ ઘટાડવાની જરૂર છે તેથી મૂળભૂત રીતે આ મેનેજર પ્રોજેક્ટ અવધિ ઘટાડવા માટે લે છે તે અભિગમ છે જે પ્રોજેક્ટ ક્રેશીંગ કહેવાય છે A શક્ય તેટલું ઓછું થઈ ગયું છે કારણ કે તે ઘટાડવાનું સૌથી સસ્તું કાર્ય છે અને સમયગાળો 8 થઈ જાય છે ક્રિટિકલ પાથ 38 બને છે પ્રોજેક્ટનો સમયગાળો હમણાં 38 છે અને સબ ક્રિટિકલ પાથ 36 છે હવે ચાલો ટીમ મેનેજમેન્ટના વિષય પર નજર કરીએ કેવી રીતે પ્રોજેક્ટ મેનેજર ટીમ મેનેજમેન્ટ કરે છે પ્રોજેક્ટ ટીમનું સંચાલન કરવા માટે પ્રોજેક્ટ મેનેજરે દૈનિક પ્રયત્નો કરવા પડે છે દિવસના આધારે ટીમના સભ્યના પ્રદર્શનને ટ્રેક કરવા પડે છે ટીમના સભ્યોને તેમનો પ્રભાવ સુધારવા માટે પ્રોત્સાહિત કરે છે પ્રતિસાદ પ્રદાન કરે જે તેમને મદદ કરી શકે અને જો ટીમના સભ્યોમાં મુદ્દાઓ અને વિરોધાભાસો હોય તો તેને ઉકેલવાની જરૂર છે જેથી એકંદર પ્રોજેક્ટ કામગીરી સુધરે પ્રોજેક્ટ મેનેજરને કેટલાક સિદ્ધાંતો અને અવલોકનો વિશે જાણવાની જરૂર છે જે છેલ્લા સદી અથવા તેથી વધુ સમયથી કરવામાં આવ્યા છે અત્યારે આપણને લાગુ પડે છે તે ખૂબ જ મૂળભૂત પરિણામો છે અને પ્રોજેક્ટ મેનેજરને આ વિશે જાગૃત રહેવાની જરૂર છે એક હોથોર્ન ઇફેક્ટ છે 1920 માં શિકાગોના પશ્ચિમી ઇલેક્ટ્રિક ના હોથોર્ન પ્લાન્ટ માં શ્રેણીબદ્ધ પ્રયોગો કરવામાં આવ્યા અહીં એવો વિચાર આવ્યો કે લાઇટિંગની સ્થિતિમાં સુધારો થતાં ટીમ નું પ્રદર્શન કેવી રીતે બદલાશે વધુ લાઇટ્સ ઉમેરવામાં આવી હતી તેને ખૂબ જ તેજસ્વી ઓરડો બનાવવામાં આવ્યો હતો લાઇટ્સ ઓછી કરવામાં આવતી અને અંધકારમય ઓરડો બનાવવામાં આવ્યો હતો પરંતુ તે પછી આશ્ચર્યજનક નિરીક્ષણ મળ્યું આ વસ્તુ ખરેખર ઘણાં કામદારોમાં પુનરાવર્તિત કરવામાં આવી હતી પરંતુ કંઈક કે જે સ્પષ્ટ રૂપે ઓળખવામાં આવ્યું હતું તે તે છે કે પ્રકાશ સ્તર વધારવામાં આવે છે કે ઓછું કરવામાં આવે છે ઉત્પાદકતા હંમેશાં વધતી આશ્ચર્યજનક છે કે માત્ર એટલું જ નહીં કે પ્રકાશનું સ્તર એટલું મહત્ત્વ ધરાવતું નથી પણ બંને કિસ્સાઓમાં પણ પ્રકાશનું સ્તર વધારવામાં આવ્યું છે કે ઓછું કર્યું છે ઉત્પાદકતામાં વધારો થયો આનું કારણ શું હોઈ શકે એવું તારણ કાઢયુ હતું કે કામદારો નિરીક્ષણ હેઠળ હોવાથી તેમની ઉત્પાદકતા માપવામાં આવી હતી તેઓ પર ધ્યાન આપવામાં આવ્યું અને તે જ ઉત્પાદકતામાં વધારો કરે છે અહીંથી હોથોર્ન ઇફેક્ટ નો નિષ્કર્ષ તે છે જો કામદારો પર ધ્યાન આપવામાં આવે મેનેજર ખૂબ ધ્યાન આપે છે કે તેઓ શું કરે છે તો તેમની ઉત્પાદકતા વધે છે ફક્ત જૂથમાં રુચિ બતાવવી એણે ઉત્પાદકતામાં વધારો કર્યો મેનેજરે પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ લોકો પસંદ કરવા છે અહીં આપણે નોંધવું જોઇએ કે બેલ્બિન તેમણે લાયક અને યોગ્ય ઉમેદવારો વચ્ચે ભેદ પાડ્યો લાયક ઉમેદવારો તે જ છે જેમની પાસે યોગ્ય લાયકાત છે અને યોગ્ય ઉમેદવારો તે જ છે જે આ કાર્ય કરી શકે લાયક ઉમેદવાર યોગ્ય ન હોઈ શકે અને તે ઉમેદવાર જે લાયક નથી યોગ્ય લાયકાત નથી તે ખરેખર યોગ્ય ઉમેદવાર હોઈ શકે છે પરંતુ જોખમ એ છે કે કોઈ એવી વ્યક્તિને રોજગાર આપવાનો છે કે જે લાયક નથી માફ કરશો પરંતુ યોગ્ય નથી શૈક્ષણિક લાયકાતની અન્ય આવશ્યકતાઓ મુજબ ઉમેદવાર પાત્ર છે પરંતુ તે પછી પ્રોજેક્ટ માટે તે યોગ્ય નથી પ્રોજેક્ટ પીડાય છે અને ઉમેદવાર પણ પીડાય છે તે કોઈની મદદ કરતું નથી પરંતુ શ્રેષ્ઠ કેસ કે જે કોઈ યોગ્ય છે પરંતુ લાયક ન હોય તેવા ને રોજગારી આપે છે તે વધુ સસ્તું હશે કારણ કે તેમની પાસે યોગ્ય શૈક્ષણિક લાયકાત નથી અને તેઓ જે પર નોકરી રહેશે તેઓ પ્રેરિત જ રહેશે તેથી લાયક ન હોય તેવા કોઈને રોજગારી આપવાનો આ શ્રેષ્ઠ કેસ છે પરંતુ તે પછી યોગ્ય ને કેવી રીતે ઓળખવું તે એક સમસ્યા છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર માં પ્રારંભિક વિચારોમાંનો એક ફ્રેડરિક ટેલરનો હતો લાંબા સમય પહેલા તેમણે ભલામણ કરી કે નોકરી માટે શ્રેષ્ઠ લોકો પસંદ કરો અને પછી તેમને શ્રેષ્ઠ પદ્ધતિઓમાં સૂચના આપો અને પછી પૂર્ણ થયેલા કામના ટુકડાઓની દ્રષ્ટિએ નાણાકીય પ્રોત્સાહનો આપો અલબત્ત આ સોફ્ટવેર જોબ માટે મેન્યુફેક્ચરિંગ જોબ માટે હતું એટલું સારી રીતે વ્યાખ્યાયિત કરાયું નથી કે કામના ટુકડાઓ દ્વારા તમે શું કહેવા માંગો છો પરંતુ હજી પણ આપણે જોઈએ કે તેનો ખરેખર શું અર્થ હતો કે નોકરી માટે શ્રેષ્ઠ લોકો પસંદ કરો તેઓને શ્રેષ્ઠ પદ્ધતિઓમાં સૂચના આપો અને નાણાકીય પ્રોત્સાહન આપો ખરેખર તે ખૂબ સાહજિક છે પરંતુ ત્યારબાદ મેકગ્રેગોર તેણે બે સિદ્ધાંતો આગળ ધપાવ્યા સિદ્ધાંત એક્સ ત્યાં જબરદસ્તી દિશા અને નિયંત્રણની જરૂર નથી ત્યાં જબરદસ્તીની દિશા અને નિયંત્રણની જરૂર છે લોકોના કાર્ય પર તેણે ધાર્યું હતું કે જ્યારે પણ મેનેજર કામદારને શોધે છે તેમણે જરૂર છે નજીકથી તેમને મોનિટર કરવાની કામ કરવાનું કહેવાની ફરજ પાડવાની કારણ કે કામદારો જાતે કામ કરતા નથી તેમની આસપાસ કામ ન કરવા માટે આળસુ બનાવવાનું વલણ છે અને તેથી મેનેજર પાસે લોકોને નિયંત્રિત કરવા માટે જબરદસ્ત તકનીકીઓ હોવી જરૂરી છે પરંતુ તે પછી સિદ્ધાંત Y એક અલગ પ્રકારનો મેનેજર છે જે ધારે છે કે કામદારો તેમનું કામ પસંદ કરે છે તેમના માટે કામ આરામ કરવા અથવા રમત કરવા જેટલું કુદરતી છે ફક્ત તેમને પ્રોત્સાહિત કરવાની જરૂર છે આ બે અલગ અલગ રીતો છે જેમાં મેનેજરો કામ કરે છે એક સિદ્ધાંત X મેનેજર છે જે ધારે છે કે લોકો હંમેશાં છેતરપિંડી કરે છે તેઓ પ્રેરિત નથી જ્યાં સુધી તેમને નિંદા કરવામાં આવશે નહીં ત્યાં સુધી તેઓ કામ કરશે નહીં દબાણ કરવામાં આવે છે વગેરે અને સિદ્ધાંત Y એ મેનેજર ધારે છે કે કામદારો કાર્યક્ષમ છે તેઓ કામ કરવાનું પસંદ કરે છે જે દિવસે વ્યવસ્થાપક ગેરહાજર છે અને જો તમે એક ટીમ ની મુલાકાત લો તો તે મેનેજરનો પ્રકાર શું છે તે શોધવું ખૂબ જ સરળ હશે જો તમને લાગે કે દરેક જણ આરામદાયક લાગણી અનુભવે છે કે મેનેજર આવ્યા ન હતા અને તે પછી તે સિદ્ધાંત X મેનેજર છે જે માને છે કે લોકો કામ કરતા નથી તેમણે તેમને કામ કરવાનું કહેવું જરૂરી છે વગેરે અને સિદ્ધાંત Y મેનેજર જો તમે મુલાકાત લો અને જુઓ કે મેનેજર ત્યાં ન હોય તો પણ કામદારો સામાન્યની જેમ કામ કરે છે તમે તેમને સિદ્ધાંત Y મેનેજર તરીકે વિચારી શકો છો પરંતુ શું સોફ્ટવેર ડેવલપર્સમાં કેટલીક લાક્ષણિકતાઓ છે જેના થકી તેઓ સારું કામ કરે છે કારણ કે તે આપણને સારો વિકાસકર્તા કેવી રીતે પસંદ કરવો તે સંકેત આપશે ખૂબ જ જૂના અધ્યયનમાં 1968 માં કોઈ એક જ પ્રોગ્રામને કોડ કરવા માટે વિવિધ પ્રોગ્રામરો દ્વારા લેવામાં આવેલા સમયનો તફાવત 1 થી 25 છે કોઈ છે કે જે પ્રોગ્રામ કોડ કરવા 1 કલાકનો સમય લે અન્ય પ્રોગ્રામર 25 કલાક લે છે અને આ તે જ સંસ્થા દ્વારા કાર્યરત છે તેથી પ્રોગ્રામરોની નિપુણતાના સ્તરમાં વ્યાપકપણે બદલાવ આવે છે જે 1968 ના અભ્યાસ નો એક નિષ્કર્ષ હતો દેખીતી રીતે તેનો અર્થ કરી શકાય છે કે પસંદગી દરમિયાન આપણે તે શોધવાની જરૂર છે કે એક સારો કોડર કોણ છે ખૂબ જ ઝડપથી કોણ સારા કોડ લખે છે પરંતુ પછી આપણે એ પણ યાદ રાખવું જરૂરી છે કે આજકાલ સોફ્ટવેર ડેવલપમેન્ટ ફક્ત કોડિંગ નથી કોડિંગ એ એક પ્રવૃત્તિ નો નાનો ભાગ હોઈ શકે છે 1968 માં કોડિંગ એ પ્રોગ્રામ લેખનમાંની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક હતી પરંતુ હવે કોડિંગ એ સોફ્ટવેર એન્જિનિયર ની પ્રવૃત્તિનો એક નાનો ભાગ છે ઉદાહરણ તરીકે શોધવા માટે કે કઈ પુન ઉપયોગી લાઇબ્રેરીઓ વાપરવી જોઈએ કયા સાધનો નો ઉપયોગ કરવો અલબત્ત ટેસ્ટીંગ ડિઝાઇન રીકવાયર્મેન્ટ એનાલિસિસ અને તેથી આગળ તેથી આ અભ્યાસ સૂચક છે પરંતુ પછી આપણે યાદ રાખવું જોઈએ કે સમય બદલાયો છે હવે આપણી પાસે ફક્ત કોડિંગ જ નથી પરંતુ અન્ય પ્રવૃત્તિઓ છે પરંતુ તે પછી પણ આપણે આનો અર્થઘટન કરી શકીએ છીએ એમ કહીને કે કોઈ પ્રોજેક્ટમાં જુદા જુદા ઇજનેરોની યોગ્યતામાં વિવિધતા છે અને આપણે જરૂર છે તે ઓળખવાની કે એક સારો વિકાસકર્તા કોણ છે જે આ પ્રોજેક્ટમાં મદદ કરી શકે અને યોગ્ય લોકોને પસંદ કરી શકાય અભ્યાસના પ્રારંભિક અધ્યયન થી એ શોધાયું કે જેઓ ગણિતમાં સારા હતા તેમની પાસે સારી સોફ્ટવેર ડેવલપમેન્ટ સ્કિલ્સ હતી પરંતુ પછીથી તે મળ્યું કે આ આવું ન હોઈ શકે બીજા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે સોફ્ટવેર ડેવલપર્સ અન્ય કામદારો કરતા ઓછા મળતાવળા છે પરંતુ પછીના સર્વેક્ષણમાં આઇટી કામદારો અને અન્ય વચ્ચે કોઈ સામાજિક તફાવત જોવા મળ્યો નથી કદાચ જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે તે તે કેસ હતો જ્યાં પ્રોગ્રામરે ફક્ત કોડ લખવો પડે જે મુખ્ય પ્રવૃત્તિ હતી પરંતુ હવે તમે સોફ્ટવેર ડેવલપમેન્ટનો ઉલ્લેખ કરી રહ્યાં છો તેમ ઘણી અન્ય પ્રવૃત્તિઓ છે અને સંભવત તે પરિણામ હોઈ શકે છે કે હવે ડેવલપર્સની વ્યાપક ભૂમિકા છે અને તેઓ સામાજિક રહે છે આ વ્યાખ્યાન અહીં સમાપ્ત થાય છે આપણે અહીં અટકીશું અને આપણે પછીના વ્યાખ્યાનમાં ચાલુ રાખીશું